નમસ્કાર તેથી છેલ્લા બે સેશન માં આપણે થ્રી ફેઝ કનેક્શન પર ચર્ચા કરી વિશેષ કરીને સ્ટાર સ્ટાર અને પછી આપણે સ્ટાર ડેલ્ટા કનેક્શન ની ચર્ચા કરી અને પછી છેલ્લા લેક્ચરમાં આપણે ડેલ્ટા ડેલ્ટા કનેક્શન વિશે ચર્ચા કરી તેથી આજે આપણે ડેલ્ટા સ્ટાર કનેક્શનથી આપણા સેશનની શરૂઆત કરીશું તમે ડેલ્ટા વાય કનેક્શન પણ કહી શકો છો જ્યાં ડેલ્ટા સોર્સ છે અને સ્ટાર કનેક્ટેડ છે તે લોડ છે અને સેશનના પછી ના ભાગમાં આપણે થ્રી ફેઝ સિસ્ટમ માટે ઉર્જા વિશે ચર્ચા કરીશું તો ચાલો આપણે આપણી ચર્ચા શરૂ કરીએ તેથી મૂળભૂત રીતે ડેલ્ટા વાય કનેક્શન અથવા ડેલ્ટા સ્ટાર કનેક્શનના કિસ્સામાં આપણી પાસે સોર્સ ડેલ્ટા કનેક્ટેડ છે અને લોડ સ્ટાર કનેક્ટેડ છે તેથી જો તમે આ ફિગર જુઓ તો સોર્સ ડેલ્ટા માં જોડાયેલ છે એટલે કે લોડ સ્ટારમાં જોડાયેલ છે અને લાઈન કરંટ Ia Ib અને Icછે હવે જેમ આપણે અગાઉના કેસ માં ચર્ચા કરી હતી તેમ આ કિસ્સામાં પણ આપણે ધારીએ છીએ કે સોર્સ માટે પોઝીટીવ સિકવન્સ ધ્યાનમાં લેવામાં આવે છે અને ડેલ્ટા કનેક્ટેડ સોર્સનો ફેઝ વોલ્ટેજ VabVp∠0° VbcVp∠ 120° VcaVp∠120° દ્વારા આપી શકાય છે જેમ તમે જાણો છો ડેલ્ટા કનેક્ટેડ સોર્સના કિસ્સામાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સમાન છે ચાલો લાઈન કરંટ શોધવા માટે KVL લાગુ કરીએ ચાલો આપણે તે ફિગર ધ્યાનમાં લઈએ જે આપણે પ્રથમ સ્લાઈડ માં જોઇ હતી હવે આપણે લૂપ aANBba ની ફરતે કિર્ચોફનો વોલ્ટેજ નો નિયમ લાગુ કરીશું આ તે લૂપ હશે જેમાં આપણે કિર્ચોફ વોલ્ટેજ નો નિયમ લાગુ કરીશું તેથી જો આપણે લાગુ કરીએ તો VabZYIa ZYIb0 અથવા ZYVabVp∠0° તેથી Ia IbVp∠0°ZY હવે આપણે જાણીએ છીએ IbIa∠ 120° તેથી Ia IbIa1 1∠ 120° Ia112j32Ia3∠30° તેથી IaVp3∠ 30°ZY આ રીતે તમે ડેલ્ટા સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ માટે લાઈન કરંટની ગણતરી કરી શકો છો હવે લાઈન કરંટ મેળવવાનો બીજો રસ્તો એ છે કે તમે ડેલ્ટા કનેક્ટેડ સોર્સને તેના સમકક્ષ સ્ટાર કનેક્ટેડ અથવા Y કનેક્ટેડ સોર્સમાં બદલો તેથી જ્યારે તમે તેને કન્વર્ટ કરો ચાલો આપણે કહીએ કે ફેઝના વોલ્ટેજ Van Vbn અને Vcn છે અને આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે વાય કનેક્ટેડ સોર્સનો લાઇન વોલ્ટેજ એ તેના અનુરૂપ ફેઝ કરતા 30 ડિગ્રી આગળ અને મેગ્નિટ્યુડ 3 ગણું હોય છે તેથી આ કિસ્સામાં તમે શુ લખી શકો છો VanVp3∠ 30° VbnVp3∠ 150° VcnVp3∠90° હવે જો તમારી પાસે કેટલાક સોર્સ ઇમ્પિડન્સ ZS સાથે ડેલ્ટા કનેક્ટેડ સોર્સ છે તો તે કિસ્સામાં તમે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન લાગુ કરી શકો છો અને તેને સમકક્ષ સ્ટાર કનેક્ટેડ સોર્સ માટે દરેક ફેઝ સોર્સ ઇમ્પિડન્સ શોધી શકો છો તે સંજોગોમાં તમારો સોર્સ ઇમ્પિડન્સ ZS3 થઈ જશે જેમ આપણે પહેલેથી જોઈ લીધું છે જ્યારે આપણે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન કરી રહ્યા હતા હવે એકવાર સોર્સ Y અથવા સ્ટાર માં ફેરવાઈ ગયા પછી આ સર્કિટ Y Y નેટવર્ક બને છે જે સિંગલ ફેઝ એનાલીસીસ નો ઉપયોગ કરીને સરળતાથી સોલ્વ કરી શકાય છે જેની ચર્ચા આપણે પહેલા કરી હતી ચાલો હવે એક ઉદાહરણ લઈએ માની લો કે સંતુલિત સ્ટાર કનેક્ટેડ લોડ દરેક ફેઝ માટે ઇમ્પિડન્સ 40j25 ધરાવે છે તે Vab210∠0° V ધરાવતા ડેલ્ટા કનેક્ટેડ પોઝિટિવ સિકવન્સ સોર્સ સાથે જોડાયેલ છે આપણે ફેઝ કરંટ અને લાઈન કરંટની ગણતરી કરવાની જરૂર છે તેથી આપણી પાસે લોડ ઇમ્પિડન્સ આપેલા મુજબ છે આપણે તેને ફેઝર ફોર્મેટ માં રૂપાંતરિત કરીએ છીએ ZY40j2547 17∠32° અને સોર્સ વોલ્ટેજ Vab210∠0°V છે આપણે ડેલ્ટા કનેક્ટેડ સોર્સને સ્ટાર કનેક્ટેડ સોર્સમાં રૂપાંતરિત કરીશું તેથી તે કિસ્સામાં સમકક્ષ સ્ટાર કનેક્ટેડ સોર્સ માટે દરેક ફેઝ વોલ્ટેજ VanVab3∠ 30°121 2∠ 30° હશે હવે લાઈન કરંટ શું હશે લાઈન કરંટ IaVanZY121

57∠58°A હશે લોડ સંતુલિત હોવાથી કરંટ નું મેગ્નિટ્યુડ એટલે કે લાઈન કરંટ સમાન રહેશે ફક્ત એંગલ ની વેલ્યુ માં ફેરફાર થશે હવે ચાલો બેલેન્સ થ્રી ફેઝ સિસ્ટમ ના પાવર વિશે ચર્ચા કરીએ થ્રી ફેઝ સિસ્ટમ ના કિસ્સામાં કોઈપણ લોડ દ્વારા એબ્સોર્બ ઈન્સ્ટનટેનીઅશ પાવર શોધવા માટે આપણે ટાઇમ ડોમેન માં એનાલિસીસ કરીશું તેથી આપણે શું કરીશું આપણે ધારીએ કે આપણી પાસે સ્ટાર કનેક્ટેડ લોડ છે તે કિસ્સામાં ફેઝ વોલ્ટેજ માટે તમે કહી શકો છો કે vAN2Vpcos t vBN2Vpcos ω t 120° vCN2Vpcos ω t120° હવે જો લોડ ZYZ∠θ છે તે કિસ્સામાં ફેઝ કરંટ એ તેના અનુરૂપ ફેઝ વોલ્ટેજ કરતાએંગલથી પાછળ હશે આપણે કરંટને ia2Ipcos t θ ib2Ipcos ω t θ 120° ic2Ipcos ω t θ120° દ્વારા લખી શકીએ છીએ જ્યાં Ip એ ફેઝ કરંટનું rms મૂલ્ય છે હવે લોડમાં કુલ ઈન્સ્ટનટેનીઅશ પાવર માટે તમે કહી શકો છો કે કુલ ઈન્સ્ટનટેનીઅશ પાવર ઇન્ડિવિડ્યુઅલ ફેઝના ઈન્સ્ટનટેનીઅશ પાવર નો સરવાળો હશે

તેનો અર્થ એ કે આ એક્સપ્રેશન માં સમયનો ફેક્ટર આવતો નથી તેથી દરેક ફેઝનો તમારો ઈન્સ્ટનટેનીઅશ પાવર પણ સમયના સંદર્ભમાં બદલાશે થ્રી ફેઝ પાવર કોન્સ્ટન્ટ રહેશે હવે કુલ ઈન્સ્ટનટેનીઅશ પાવર સમયથી સ્વતંત્ર હોવાથી તમે કહી શકો છો કે ડેલ્ટા અથવા સ્ટાર કનેક્ટેડ લોડ માટે ના ફેઝ દીઠ સરેરાશ પાવર p3 હશે તેથી ફેઝ દીઠ રીયલ પાવર તમને PpVpIpcos મળશે રીએક્ટીવ પાવર પર ફેઝ QpVpIpsin દ્વારા આપવામાં આવે છે એપરંટ પાવર પર ફેઝ SpVpIp દ્વારા આપવામાં આવે છે કોમ્પ્લેક્સ પાવર પર ફેઝ SpPpjQpVpIp દ્વારા આપવામાં આવે છે જ્યાં Vpઅને Ipઅનુક્રમે તેને અનુરૂપ મેગ્નિટ્યુડ Vpઅને Ipસાથે ફેઝ વોલ્ટેજ અને ફેઝ કરંટ છે હવે થ્રી ફેઝ સિસ્ટમ માટે કુલ પાવર PPaPbPc3Pp3VpIpcos 3VLILcos હવે જો તમારી પાસે સ્ટાર કનેક્ટેડ લોડ હોય તો ILIp અને VL3Vpછે જ્યારે ડેલ્ટા કનેક્ટેડ લોડ માટે IL3Ip અને VLVpછે તેથી આપણે લોડને ધ્યાનમાં લીધા વિના શું કહી શકીએ કાં તો તે સ્ટાર કનેક્ટેડ છે થવા ડેલ્ટા કનેક્ટેડ છે તમારો કુલ પાવર 3VLIL cos જેટલો રહેશે તેવી જ રીતે રિએક્ટિવ પાવર પણ Q3VpIp sin 3Qp3VLIL cos હશે ટોટલ કોમ્પ્લેક્સ પાવર S3Sp3VpIp3Ip2Zp3Vp2Zp દ્વારા આપવામાં આવે છે હવે જો ZpZp∠θ તો તમે કોમ્પ્લેક્સ પાવર ને આ રીતે રજૂ કરી શકો છો SPjQ3VLIL∠θ પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે થ્રી ફેઝ સિસ્ટમ નો મોટો ફાયદો એ છે કે થ્રી ફેઝ સિસ્ટમ સમાન લાઇન વોલ્ટેજ VL અને સમાન એબસોર્બડ પાવર PL માટે સિંગલ ફેઝ સિસ્ટમ કરતા વાયર નો ઓછી માત્રામાં ઉપયોગ કરે છે ચાલો આપણે શોધવા અને તેને જસ્ટિફાય કરવાનો પ્રયાસ કરીએ કે પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેના થ્રી ફેઝ સિસ્ટમ વાયરનો ઓછો જથ્થો ઉપયોગ કરશે જ્યારે આપણે સિંગલ ફેઝ સિસ્ટમ સાથે તુલના કરીએ છીએ જે એક જ લાઇન વોલ્ટેજ ધરાવે છે અને સમાન પાવર લોડને આપવામાં આવે છે તો આપણે શું કરીશું આપણે પહેલા ધારીશું કે બંને સિસ્ટમમાંથી એક થ્રી ફેઝ છે અને બીજી સિંગલ ફેઝ સિસ્ટમ છે આ બંને સિસ્ટમમાં આપણે એક સમાન મટીરીયલ નો ઉપયોગ કરી રહ્યા છીએ જેનો અર્થ એ છે કે સમાન રેઝિસ્ટીવીટી વાળા કોપર નો અને વાયરની સમાન લંબાઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ચાલો કહો કે વાયરની લંબાઈ L છે અને સરળતા માટે આપણે માની લઈશું કે લોડ રેઝિસ્ટિવ છે એટલે કે લોડ યુનિટી પાવર ફેક્ટર ધરાવે છે હવે સિંગલ ફેઝ સિસ્ટમ ના કિસ્સામાં શું થશે આપણી પાસે સિંગલ ફેઝ સિસ્ટમ બનાવવા માટે બે વાયર હશે જ્યાં એક સિંગલ ફેઝ સોર્સ લોડને પાવર સપ્લાય કરશે ચાલો આપણે કહીએ કે લોડને પૂરો પાડવામાં આવતો પાવર PLછે અને VL એ લોડની એક્રોસ મા વોલ્ટેજ છે અને ILકરંટ લોડમાં વહી રહ્યો છે R તે ટ્રાન્સમિશન વાયરનો રેઝિસ્ટન્સ છે તો શું થશે બે વાયર માં પાવર નો લોસ થશે કારણ કે આ સિંગલ ફેઝ સર્કિટ બનાવવા માટે આપણી પાસે 2 વાયર છે આમ ટ્રાન્સમિશન માં લોસ Ploss2IL2R2RPL2VL2 થશે ચાલો હવે આપણે 3 વાયર થ્રી ફેઝ ની સિસ્ટમ લઈએ ચાલો આપણે ધારીએ કે ILકરંટ છે જે લોડ તરફ વહી રહ્યો છે અહીં તે જથ્થો છે કે જે બધા લાઈન કરંટના મેગ્નિટ્યુડ છે આપણે તે જ ધ્યાનમાં લઈ રહ્યા છીએ અને કારણ કે આપણે ધ્યાનમા લઇ રહ્યા છીએ કે લોડ સંતુલિત છે ILIaIaIaPL3VL તેથી આ કિસ્સામાં ત્રણ વાયર માં પાવર લોસ થાય છે કારણ કે થ્રી ફેઝ સિસ્ટમમાં ત્રણ વાયર હશે ચાલો માની લઈએ કે દરેક વાયરનો રેઝિસ્ટન્સ R છે તેથી થ્રી ફેઝ સિસ્ટમ ના કિસ્સામાં પાવર લોસ Ploss3IL2R3RPL23VL2RPL2VL2 થશે હવે આ 2 સમીકરણ પરથી આપણે કહી શકીએ છીએ કે PlossPloss2RR Plossસિંગલ ફેઝ માટે છે અને Plossથ્રી ફેઝ સિસ્ટમ માટે છે હવે સિંગલ ફેઝ સિસ્ટમ ના કિસ્સામાં વાયરનો રેઝિસ્ટન્સ Rρlr2છે અને એ જ રીતે Rρlπr2છે જ્યાં r અને rએ વાયર ની રેડિયસ છે તેથી જો તમે આ કિંમતોને આમાં મુકો તો તમને PlossPloss2r2r2 મળશે હવે જો બંને સિસ્ટમમાં સમાન પાવર લોસ થતો હોય એટલે કે તે સિંગલ ફેઝ સિસ્ટમ હોય અથવા થ્રી ફેઝ સિસ્ટમ હોય આ સિસ્ટમનો કુલ પાવર લોસ સમાન જ છે એટલે કે Ploss એ Plossજેટલો થશે એટલે કે r22r2 હવે કેટલું મટીરીયલ જરૂરી છે તે વાયરની સંખ્યા અને તેમના વોલ્યુમ દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી આપણે તે શોધવા પ્રયત્ન કરીશું કે સિંગલ ફેઝ સિસ્ટમ તેમજ થ્રી ફેઝ સિસ્ટમ બનાવવા માટે કેટલા મટીરીયલ ની જરૂરિયાત છે તેને શોધવાનો આપણે પ્રયત્ન કરીશું તેથી સિંગલ ફેઝ માટેના મટીરીયલ નો અર્થ એ છે કે આપણી પાસે સિંગલ ફેઝ માં 2 વાયર છે તમે વાયરને 2 વાર લખી શકો છો આપણી પાસે નળાકાર આકારમાં વાયર છે તેથી ટોટલ વોલ્યુમ હશે MaterialforsinglephaseMaterialfor3phase2πr2l3πr2l2r23r2 પરંતુ r22r2 તેથી ઉપર નું સમીકરણ 2r23r22321 33 બનશે તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે પાવર ના સમાન જથ્થાનો સપ્લાય પૂરો પાડવા માટે અને ટ્રાન્સમિશન સિસ્ટમમાં સમાન લોસ થવા માટે સિંગલ ફેઝ સિસ્ટમ થ્રી ફેઝ સિસ્ટમ કરતા 33 વધુ મટીરીયલનો ઉપયોગ કરે છે અથવા તમે વૈકલ્પિક રીતે લખી શકો છો કે સિંગલ ફેઝ સિસ્ટમ ની તુલનામાં થ્રી ફેઝન સિસ્ટમ ફક્ત 75 મટીરીયલ નો ઉપયોગ કરશે આ બતાવે છે કે થ્રી ફેઝ સિસ્ટમના કિસ્સામઆપણને સમાન પાવર ને આપવા માટે આપણને ખૂબ ઓછા મટીરીયલ ની જરૂર પડે છે જયારે થ્રી ફેઝ સિસ્ટમ અને સિંગલ ફેઝ સિસ્ટમ ની તુલના કરીએ છીએ હવે ચાલો આપણે પાવર ના સંબંધમાં જે ચર્ચા કરી છે તે સમજવા માટે એક ઉદાહરણ લઈએ ચાલો જોઈએ કે ત્યાં ફિગર માં એક સર્કિટ છે આપણે સોર્સ અને લોડ પર કુલ સરેરાશ પાવર રિએક્ટિવ પાવર અને કોમ્પ્લેક્સ પાવર શોધવાની જરૂર છે અહીં જો તમે જુઓ તો સોર્સ સ્ટાર કનેક્ટેડ છે ફેઝ A માટે પર ફેઝ વોલ્ટેજ એ 110∠0°છે ફેઝ B માટે તે 110∠ 120° છે અને ફેઝ C માટે તે 110∠ 240° છે 5 j2 ઓહ્મ એ ટ્રાન્સમિશન લાઇનનો ઇમ્પિડન્સ છે અને તે ત્રણેય ફેઝ માટે સમાન છે આપણે જોઈ શકીએ છીએ કે લોડ ફરીથી સ્ટાર કનેક્ટેડ છે જ્યાં લોડનો પર ફેઝ ઇમ્પિડન્સ 10j8 ઓહ્મ છે હવે આ ફિગર પરથી તમે અવલોકન કરી શકો છો કે સિસ્ટમ સંતુલિત છે તેથી આ કિસ્સામાં જો તમે કરંટ Ip ની કિંમતની ગણતરી કરો તો તમે સરળ રીતે લૂપમાં કીર્ચોફના વોલ્ટેજના નિયમનો ઉપયોગ કરી શકો છો અને કરંટ Ip નું મૂલ્ય શોધી શકો છો તેથી જ્યારે તમે તેને સોલ્વ કરો છો ત્યારે તમે આ મેળવશો જો કે તે પ્રશ્નમાં આપવામાં આવે છે કે Vp110∠0°Ip6 આ તમારો પર ફેઝ કરંટ હશે હવે જ્યારે તમે Vp અને Ip ની ગણતરી કરી લીધી છે ત્યારે તમે સોર્સ પર એબ્સોર્બ થયેલ કોમ્પ્લેક્સ પાવર શોધી શકો છો હવે તમે જાણો છો કે સોર્સ સામાન્ય રીતે લોડને પાવર સપ્લાય પૂરો પાડે છે તેથી જો તમને એબ્સોર્બ પાવર શોધવા માટે કહેવામાં આવે તો તેનો અર્થ એ કે તમારી પાસે તેમાં નેગેટીવ સાઈન હશે તેથી સોર્સ દ્વારા એબ્સોર્બ કુલ કોમ્પ્લેક્સ પાવર Ss 3VpIp 3110∠0°6 6VA ની બરાબર હશે હવે રીસીવિંગ એન્ડ પર અટલે કે લોડ એન્ડ પર Zp10j812 66° અને IpIa6 8°છે Ip પણ લાઈન કરંટ છે કારણ કે સ્ટાર કનેક્ટેડ ના કિસ્સામાં ફેઝ કરંટ એ લાઈન કરંટ જેટલું જ હોય છે તેથી લોડ દ્વારા એબ્સોર્બ કોમ્પ્લેક્સ પાવર માટે તમે સરળતાથી આ વિશિષ્ટ સૂત્ર દ્વારા ગણતરી કરી શકો છો SL3Ip2Zp36

66°1392j1113VA તેથી તમે લોડ દ્વારા એબ્સોર્બ થયેલ રીયલ પાવર શું લખી શકો છો તે 1392 વોટ્સ છે અને લોડ દ્વારા એબ્સોર્બ થયેલ રીએક્ટીવ પાવર 1113 VAR છે હવે બે કોમ્પ્લેક્સ પાવર વચ્ચેનો તફાવત લાઇન ઈમ્પીડંસ દ્વારા એબ્સોર્બ થાય છે જેનો અર્થ એ છે કે સોર્સ દ્વારા પૂરો પાડવામાં આવતો પાવર માઈનસ લોડ દ્વારા એબ્સોર્બ પાવર છે તો આપણે શું કરીશું આ સૂત્રની સહાયથી આપણે સૌ પ્રથમ લાઈન દ્વારા એબ્સોર્બ પાવરનું મૂલ્ય શોધીશું તે Sl3Ip2Zl36 8125 j2695 6 j278 3VA છે આ ટ્રાન્સમિશનમાં લોસ થયેલ પાવરની માત્રા હશે જે સોર્સ પાવર માઈનસ લોડ દ્વારા એબ્સોર્બ પાવર વચ્ચેના તફાવત સિવાય કંઈ નહીં હોય ટૂંકમાં તમે જે કહી શકો છો તે એ છે કે ટોટલ પાવરનો સરવાળો જે સોર્સ પાવર પ્લસ લોડ પાવર પ્લસ ટ્રાન્સમિશન લાઇન દ્વારા એબ્સોર્બ પાવર છે તે 0 ની બરાબર હશે તેથી આની સાથે આપણે આપણું આજનું સેશન પુરુ કરી શકીએ છીએ આ સેશનમાં આપણે છેલ્લા કનેક્શનની ચર્ચા કરી જે થ્રી ફેઝ સર્કિટ માટે ડેલ્ટા સ્ટાર કોમ્બીનેશન છે અને સંતુલિત થ્રી ફેઝ પાવર અંગે પણ ચર્ચા કરી આગામી સેશનમાં આપણે અસંતુલિત થ્રી ફેઝ સિસ્ટમ અને અસંતુલિત થ્રી ફેઝ સિસ્ટમ માટેના પાવરની ગણતરી વિશે ચર્ચા કરીશું